તેથી તે છે કે એલ દરેક સર્કિટ્સનો પોતાને ઇન્ડક્ટન્સ સમાન છે તેથી L 0 4605 log 2 ની બરાબર એક તૃતીયાંશ D r મિલી હેનરી દીઠ કિલોમીટરમાં છે આ સમીકરણ 76 છે અને એમ પરસ્પર સંકલન છે 2 સર્કિટ્સ વચ્ચે જે એમ છે તે 0 4605 log D 3 બરાબર 2 કિલોમીટર દીઠ પાવર 2 ત્રીજી મિલી હેનરીની બરાબર છે હવે આ જેને આપણે સ્વ કહીએ છીએ અને આ તે છે 2 સર્કિટ્સ વચ્ચે પરસ્પર ઇન્ડક્ટન્સ જો તમે તે જુઓ તો જો તમે રૂપરેખાંકન જુઓ તેથી અમે આને બોલાવી રહ્યા છીએ તે છે કે તમે જેને પ્રથમ શબ્દ કહેશો તે પ્રથમ શબ્દ છે કે આ શબ્દ જેને આપણે સ્વયંભુ તરીકે બોલાવીએ છીએ અને આ 2 સર્કિટ વચ્ચેના 2 સર્કિટની વચ્ચેનો પરસ્પર છે આ સાચું છે કારણ કે જુઓ અભિવ્યક્તિ d2d3 તેનો અર્થ એ છે કે જો તમે બાદબાકીના કારણે આ પરિવર્તનને લીધે જો તમે બાદબાકી જુઓ તો આ બાદબાકી અમે L s M લીધી છે તેથી જ તે આ અભિવ્યક્તિમાં છે તે D 3 t 2 છે પાવર 2 તૃતીયાંશ તેથી જો તમે ગોઠવણીને બરાબર જોશો તેથી D 2 D 3 આ આપણે લઈએ છીએ કારણ કે આ તમારા 2 સર્કિટની વચ્ચેની વચ્ચે આવે છે પરંતુ જ્યારે તે 2 ના ઘનમૂળથી D આરમાં આવે છે કે પરિભાષા આવી રહી છે તે ખરેખર તે જ અંદર છે તમારા D અને r બરાબર છે તેથી જ આ ભાગને આપણે સ્વ તરીકે ઓળખીએ છીએ આ ભાગને આપણે સ્વ તરીકે બોલાવીએ છીએ અને આ ભાગને આપણે પરસ્પર ઉદ્દભવના તરીકે બોલાવીએ છીએ તેથી આ સમાંતર GMD પદ્ધતિમાં જોડાયેલ 2 કપલ સર્કિટ માટે જાણીતું પરિણામ છે અન ટ્રાન્સપોઝ્ડ ટ્રાન્સમિશન લાઇન પર પણ લાગુ કરી શકાય છે અને તે તદ્દન સચોટ પરિણામને યોગ્ય રાખે છે હવે આપણે બંડલ કંડકટરો પર આવીશું બરાબર તેથી આ કિસ્સામાં કે ખરેખર બંડલ કંડક્ટરતેનો અર્થ એ કે વધુની ઊંચું વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન દ્વારા લાંબા અંતર પર મોટી માત્રામાં શક્તિ પ્રસારિત કરવી આર્થિક છે અને તે વસ્તુઓ મૂળભૂત રીતે બંડલ વાહક સાથે બનાવવામાં આવે છે તેથી બનીને વાહકની ગોઠવણી કદાચ 2 વાહક યોગ્ય છે અથવા કદાચ 3 વાહક 4 વાહક પણ વધુ યોગ્ય પણ હોઈ શકે છે તેથી ઘણાં વાહક જો તે સમાંતર હોય તો તેથી સ્વાભાવિક રીતે જ કે મારો અર્થ એ કે વધારાની EHV ટ્રાન્સમિશન લાઇનો માટે છે સામાન્ય રીતે તેઓ બંડલ વાહકનો ઉપયોગ કરે છે જેમ કે તે સ્વ GMDમાં વધારો કરે છે એક લાઇન ઇન્ડક્ટન્સ ટ્રાન્સમિશન લાઇનની પાવર ક્ષમતામાં વધારો સાથે યોગ્ય ઘટાડો થાય છે કારણ કે જો ઇન્ડક્ટન્સ ઓછું હોય તો પ્રતિક્રિયા ઓછી હશે અને ટ્રાન્સમિટ પાવર ટ્રાન્સમિશન ક્ષમતા યોગ્ય રીતે વધશે તેથી બંડલ વાહકને પણ કોરોના નુકસાનની વૃદ્ધિ અને રેડિયોના દખલને ઘટાડવામાં આવે છે બરાબર તેથી સામાન્ય રીતે બંડલતેથી મૂળભૂત રીતે બનીને વાહક સામાન્ય રીતે આકૃતિ 11 માં બતાવ્યા પ્રમાણે 2 3 અથવા 4 વાહકનો સમાવેશ કરે છે અહીં હું 2 3 અથવા 4 બતાવી રહ્યો છું પરંતુ તે વધુ યોગ્ય પણ હોઈ શકે તેથી જો તમે આ તમામ ગોઠવણી માટે સ્વ GMD શું હશે તે શોધવાનો પ્રયાસ કરો છો ઉદાહરણ તરીકે જો તમે આ 2 લો છોઆ 2 કંડક્ટર કેસ આ 2 કંડક્ટર કેસ તેથી 2 કંડક્ટર ગોઠવણી માટે જમણી D ફક્ત પાવરની અડધી જ હશે જેનું આ સમીકરણ 78 છે એ જ રીતે જો તમે આને ધ્યાનમાં લો તો આ 3તમારું 3 વાહકનું ગોઠવણી હમણાં તે કિસ્સામાં D s બરાબર r d ચોરસ પછી પાવર D s ની બરાબર r d ની ચોરસ એક પાવરની તૃતીયાંશ છે વસ્તુઓ કેવી રીતે થશે કેવી રીતે બનશે ઉદાહરણ તરીકે આ તે છે સબક કોઈપણ કંડક્ટર કોઈ પણ કંડક્ટરને યોગ્ય રીતે લે છે તેથી માની લો કે આ D ઓ કોઈ કન્ડક્ટર લઈ રહ્યો છે D એ છે પહેલા તમે તેનો r લઈ જશો પછી અહીંથી આ કંડક્ટરથી તે D અંતર લે છે અને આ કંડક્ટર ફરીથી તમે D ધારે છે એમ માનીને બધા કંડક્ટર છે સમાન ત્રિજ્યા r અને અંતર બધા અંતર પણ સમાન અને એક તૃતીયાંશ શક્તિ માટે તેથી તે પાવરથી ત્રીજા ભાગનો ચોરસ હશે જે હું 3 કન્ડક્ટર D ચોરસ માટે લખું છું તે ત્રીજા છે જે આ 3 કંડક્ટર કેસ માટે છે હવે 4 કંડક્ટર કેસ માટે જ્યારે તમે 4 કંડક્ટર કેસ લે ત્યારે મારો અર્થ આ એક 4 કંડક્ટર કેસ આ એક છેતેથી કોઈપણ કંડક્ટર પાસેથી જ કહો D આ 4 કંડક્ટર કેસ માટે છે અને આ ડાયાગ્રામ D s બરાબર છે તમે સ્વયં એક r લેશો પછી તમે આ કંડક્ટરથી અંતર અહીં લઈ જશો તે D હશે પછી આ કંડક્ટર 2 થી અહીં તે D હશે અને પછી આ કંડક્ટર કે આ D છે આ D છે તેથી આ અંતરનું કર્ણ અંતર પાવર 14 માટે રુટ 2 D હશે તેનો અર્થ એ કે આ તમારી r રુટ 2 D ક્યુબ 1 થી 4 જમણી હશે તેથી તેથી જ તે આવી રહ્યું છે કે તમારા વાહક માટે 44 કંડક્ટર કેસ કે જે ચારગણું જમણી r રુટ 2 D ક્યુબથી પાવર એક પર છે જ્યાં r બંડલની જમણી બાજુના દરેક કંડક્ટરની કાલ્પનિક ત્રિજ્યા છે તેથી કે જે તમે જેને સ્વ કહેશો છો તે જ તમે છો જેને તમે ક callલ કરો છો તે શોધવા માટે તમારે હવે ત્યાં સુધી આ પ્રકારની રૂપરેખાંકનની તમામ D રાઇટ સ્વ GMD તમારા ઉદ્દેશન સંબંધિત જે પણ સંભાવનાઓ છે ત્યાં સંબંધિત છે તેથી અમે બધી ચર્ચા કરી છે પરંતુ હજી સુધી અમે કોઈ આંકડાકીય લીધો નથી તેથી હવે હું તે વ્યુત્પત્તિઓને સમર્થન આપવા માટે ઘણા આંકડા લઈશ અને જુદા જુદા પ્રકારના આંકડા જે આપણે લઈશું અને માત્ર તેથી અત્યાર સુધીનો સિદ્ધાંત આપણે ગણતરીકીય વિકાસ માટેના તમામ સૂત્રો જોયા છે તે બધી વસ્તુઓ જોઇ છે હવે અમે આ બધી બાબતોને ધ્યાનમાં લઈશું તમારા આંકડાકીય રકમ અને શક્ય તેટલું વધારે હું તમને બતાવીશ કે વિવિધ પ્રકારની સમસ્યા જેવી કે તે તમારા માટે મદદરૂપ થશે તેથી તમારા ઉદ્દેશ આ ને સમજવાનો પ્રયત્ન કરવામાં આવશે તેથી પ્રથમ ઉદાહરણને એક જ યોગ્ય રીતે લો તેથી જ્યારે આપણે આ આકૃતિને લઈએ છીએ જે મેં લીધેલું છે મેં કોઈ પુસ્તક દોરવાને બદલે લીધું છે તેથી આ આંકડો 12 છે ખરેખર તે 7 એક સરખા સેર ધરાવતા વંચિત વાહકને બતાવે છે અને આજુબાજુ ત્યાં 6 વાહક યોગ્ય છે તેથી અને પ્રત્યેક ત્રિજ્યા r ની સાથે બરાબર છે તેથી અને જો બધા એક જ ત્રિજ્યાના હોય તો તે એક છે અને તેની આસપાસ 6 વાહક શક્ય છે જો ત્રિજ્યા અલગ હોય તો વસ્તુઓ છેતે કંઇક આ પ્રકારનું ગોઠવણી યોગ્ય ન હોઈ શકે તેથી તમારે વાહકની સ્વ ભૌમિતિક સરેરાશ ત્રિજ્યા અને D એસ નો ગુણોત્તર એકંદરે વાહક ત્રિજ્યા શોધવા પડશે અંતે પરિણામો પર ટિપ્પણી કરો તેથી આ ગોઠવણી છે આ રૂપરેખાંકનને થોડુંક બિટ્સ મને લાગે છે કે તે તમારા માટે વાંચવા યોગ્ય હશે પરંતુ ચાલો આપણે જોઈએ કે હું તેને થોડી મોટી આશા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે ચિત્રકામ બરાબર થશે આ આ કેન્દ્રીય સ્ટ્રાન્ડ છે આ નંબર 7 ને યોગ્ય આપ્યો છે તેથી આની આસપાસ ત્યાં 6 વાહક છે તો અહીં આ સંખ્યા એક કહે છે કે આ 1 છે કહો આ 2 છે આ 3 છે આ 4 છે આ 5 છે અને આ 6 કેન્દ્ર એક છે 7 આ 7 છે 1 2 3 4 5 6 બરાબર તેથી તમારે પ્રથમ સ્ટ્રેંડથી અંતર જોવું પડશે તેથી આ આ અંતરનો અર્થ છે અહીંથી અહીં જાણો અહીં કેન્દ્રથી આ અહીં એક અંતર છે અહીં અહીં અહીં અંતર છે અને અલબત્ત અહીં અહીં અને અહીંથી મધ્યમાં પણ જમણે છે તો પ્રથમ તમે જે તમે જોઈ શકો છો તે છે કે 1 થી 2 ખરેખર આ 1 છે આ 2 છે તેથી D 12 D 16 ની બરાબર છે D 12 D 16 ની બરાબર છે D 17 ની બરાબર છે તેથી અહીં તે અહીંથી અહીં આર તેથી તે 2 r બરાબર છે તેથી આ 1 2 1 6 છે અને આ કેન્દ્રીય કંડક્ટર 7 યોગ્ય છે જ્યારે તમે આ વિડિઓ સાંભળશો ત્યારે આશા રાખશો કે આશા છે કે તમને આશા છે કે બધું જ તમારા માટે યોગ્ય રીતે વાંચવા યોગ્ય હશે તેથી આ કેન્દ્રિય છે 7 તમે મારો અવાજ બરાબર સાંભળી શકો છો તેથી D 1 2 બરાબર D 1 6 બરાબર 2 r બરાબર D 14 છે આ ખરેખર છેઆ 4 છે આ કંડક્ટર છે 1 2 3 4 આ કંડક્ટર 4 છે તેથી D 14 બરાબર 4 r છે કારણ કે અહીંથી અહીં આ વ્યાસ 2 r છે અને અહીં અહીં r છે તેથી બધા મળીને D 14 બરાબર 4 r બરાબર છે હવે D 13 D 13 1 2 3 બરાબર1 2 So તો ખરેખર આ તમારું એક જ અલગથી છે હું તેને દોરવાનો પ્રયત્ન કરું છું આ તે બીજું છે આ તમારો 1 છે આ તમારો 3 છે અને આ તમારો 2 છે અને આ તમારા 2 છે તેથી આ તમારી પાસે છે તમારે D 13 મેળવવું પડશે તે શોધવા માટે તેથી 1 2 3 તે આ દિલગીર હશેઆ ખરેખર બધા સાથે છે આ બધું એક સાથે છે તેથી હું કેવી રીતે બનાવું તે પકડી રાખીને કેવી રીતે બનાવવું તે કરીશ તેથી આ તે એક છે આ એક છે અને આ એક જ છે અને અહીં અહીં આપણે તેને બનાવવા અને અહીં અહીં બનાવવા માગીએ છીએઅહીંથી અહીં તેથી આ અહીં છે તે તમારા 1 થી 1 થી 2 એ 2 r છે આ 1 છે આ 2 છે આ 3 છે આ ખરેખર 2 r છે એ જ રીતે 2 થી 3 પણ 2 r અને આ ખૂણો 30 ડિગ્રી છે તેથી અહીં તમે આ પ્રક્ષેપણ લો છો કે 2 r કોસ 30 2 r કોસ 30તેનો અર્થ એ કે 2 2 2 r 30 30 1 1 3 3 જમણી પકડી રાખો હું તેને થોડુંક ઉપર મૂકીશ તેથી 2 × 2 r cos 30 કે 2 × 2 r સીધા જ રુટ 3 માં 2 2 2 2 રદ કરો તેથી તે 2 રુટ 3 r હશે તેથી D 13 તમારી 2 રુટ 3 r બરાબર હશે તેથી તેથી આ ખૂણો સપ્રમાણતાથી 30 ડિગ્રી છે તમે તેને બનાવી શકો છો આ ખૂણો 30 ડિગ્રી યોગ્ય છે તેનો અર્થ છે તેથી જ D 13 એ જ રીતે D 15 13 અને 15 માટે સમાન અંતર 1 થી 5 સમાન અંતર તેથી આ છે D 13 તમારી 2 રુટની બરાબર છે 3 r બરાબર D 15 ની બરાબર છે આ જ રીતે જો તમે કંડક્ટર 2 લઈ રહ્યા છો તે માટે પણ જો તમે કંડક્ટર 2 લઈ લો તો અર્થ સરખો રહેશે તો D 24 D 26 ની બરાબર હશે જો તમે કંડક્ટર લેશો તો આ એક D 35 તમારા D 31 ની બરાબર છે આ રીતે તે થશે ત્યાં રહેજોતેનો અર્થ એ કે તમારે દરેક વાહકને અલગથી યોગ્ય ધ્યાનમાં લેવું પડશે તેથી તમારે પોતાને GMD બરાબર મેળવવું પડશે કારણ કે તેથી તે કિસ્સામાં જે બનશે તે છે તે પ્રથમ બાબત છે કે આપણે તેને પ્રથમ વસ્તુ કેવી રીતે બનાવશું તે છે કે તમારે આ વસ્તુ તમારે જોવી પડશે કે ત્યાં 7 વાહક છે 7 ીઓ છે અને તમે સ્વ GMD શોધવા માંગો છોતેનો અર્થ એ કે તે n 2 છે તેથી 49 એક ઉપરતેનો અર્થ એ કે તમારે 49 મી રુટ લેવી પડશે તેથી જેમ કે 49 શક્યતાઓ અહીં છે તેથી હવે કેવી રીતે પ્રથમ કે ત્યાં 7 વાહક છે ત્યાં 7 વાહક છે જો તમે દરેક એક r ની કાલ્પનિક ત્રિજ્યા લો તેથી કેન્દ્રિય એક સહિત 7 વાહક છે તેથી તે પાવર 7 પર r હોવું જોઈએ સ્લાઇડનો સંદર્ભ લો 1344 આગળ હું D 12 ચોરસ બનાવું છું તેને પુનરાવર્તિત કરવું પડશે 6 વખત તમે દરેક D 12 સ્ક્વેરને જોઈ શકો છો હું દરેકને D 13 ચોરસ D 14 માં D 17 માં પાવર 6 જમણી બાજુ સમજાવીશતેનો અર્થ D 12 જો તમે આ લો છો જો તમે આ લો છોઆ ડાયાગ્રામ જો તમે આ આકૃતિ D 12 ને બે વાર D 16 ની બરાબર લઈ લો તો તે તે જ રીતે આવે છે જો તમે આ એક D 21 ને D 23 ની બરાબર સમજો તે જ રીતે જો તમે આ D 31 ને ધ્યાનમાં લોડી 34 તમારા D32 બરાબર છે તમારે દરેક બાબતનો વિચાર કરવો પડશે તેથી દરેક વાહક માટે તમે ધ્યાનમાં લેશો કે D 12 D 16 બરાબર છે અંતર સમાન છે એ જ રીતે જો તમે આને ધ્યાનમાં લોઆ વાહક પણ પછી તમારે આ અંતર અને આ અંતર લેવું પડશે જો તમે આને ધ્યાનમાં લો આ એક આ એક તેથી દર વખતે 2 અથવા બે વાર તે આવે છે અને બધા D 12 D 16 D 32 બધા અંતર સમાન હોય છે તેથી દરેક વાહક માટે આ અંતરને બે વાર પુનરાવર્તિત કરવામાં આવે છે કારણ કે અહીં એક D 12 અને D 16 છે તે જ D 12 D 16 ની બરાબર છે તેથી જ અહીં તેને D 12 ચોરસ D 12 ચોરસ બનાવવામાં આવે છે પરંતુ તમારી પાસે 6 છે તમારી પાસે 6 વાહક હોય તેવા કેન્દ્રીય કંડક્ટરની આસપાસના વાહક તેથી તે જ છે કે તમારી પાસે 6 કંડકટરો છે કે જે મધ્યસ્થ કંડક્ટરની આજુબાજુ તમારી પાસે 6 વાહક હોય છે તેથી જ D 12 ચોરસ અથવા શક્તિ પાવરની હોવી જોઈએ 6 કારણ કે દરેક વાહક જો તમે 2 અંતર ધ્યાનમાં લેતા હોવ તો જ D 12 ચોરસ લખાયેલ છે D 12 × D 16 × D 2 3 × D 34 ને આ બાબતને જટિલ બનાવવાને બદલે તેથી ખાલી આપણે લખ્યું છે કે બધા સરખા છેતેથી D 12 ચોરસ એ જ રીતે જો તમે એક 3 ને ધ્યાનમાં લો છો તો D 13 ચોરસ આવે છે કારણ કે 1 2 3 1 2 5 સમાન અંતર જો તમે હવે 2 લેશોજો તમે 3 3 થી 5 3 થી 1 સમાન અંતર લો છો તો 2 થી 4 2 થી 6 સમાન અંતર તેથી આ રીત બે વાર આવી રહી છે અને 6 વખત કારણ કે આસપાસના વાહક 6 છે6 વખત આવી રહ્યો છે તેથી જ D 13 ચોરસ ફરીથી પાવર પર 6 સંપૂર્ણ મેં બધાને પાવર પર લખ્યું છે 6 કારણ કે બધા 6 વખત આવે છે નેક્સ્ટ D 14 D 14 નો અર્થ અહીંથી અહીં આવી જ રીતે 2 થી 5 એ જ રીતે તમારા 3 થી 6 આ રીતે તે D માત્ર એક જ વાર આવે છે D 14 ત્યાં કોઈ અન્ય સમાન અંતર નથી અહીં 1 4 2 5 3 6 તો પછી તમારા 4 1 આ રીતે 6 વખત આવી રહ્યું છે તેથી જ D 14 માં 6 પછી D17D 17 નો અર્થ આ કંડક્ટરથી તમે જેને તમારું 1 થી 7 કહેતા હો તે જ છે જે કેન્દ્રની સ્ટ્રેન્ડની મધ્યમાં છે તેથી 17 27 37 47 57 67 બધા સમાન છે તેથી D 17 માં પાવર 6 જમણી તરફતેનો અર્થ એ કે D 12 ચોરસ પુનરાવર્તિત 6 વખત પછી સમાન અંતર D 13 પણ તે જ રીતે 6 ગુણ્યા 6 ગણા પછી D 14 એક વાર D 17 એકવાર 6 વખત તમારા D 2 r જમણા D 2 આરનો અર્થ એઆ કેન્દ્રીય વાહકહવે તમે ધ્યાનમાં લો કારણ કે આ કેન્દ્રિય કંડક્ટરની બાકી છે કે અમે દરેક માટે વિચાર્યું છેહવે કેન્દ્રીય કંડક્ટર માટે પણ તમારે અંતર ધ્યાનમાં લેવું પડશે તેથી અહીંથી અહીં 2 r અહીં 2 r અહીં 2 r અહીં 2 r અહીં 2 r અહીં 2 r અહીં 2 r અહીં 2 r 6 વખત તે શા માટે 2 r શક્તિમાં 6 છે તેથી કુલ શક્તિ 1 49હવે અમે તે માટે તેની તપાસ કરીશું કે અંદર જે કંઈ હશે ત્યાં બધા મળીને પાવર હશે જો તમે તેને 49 તરીકે ઉમેરશો જો તમે કહો છો કે આ મેળ ખાતું નથી તેનો અર્થ એ કે તમારી ગણતરી ક્યાંક ખોટી છે ઉદાહરણ તરીકે જો તમે આ શક્તિ લો છો તો આ 7 છે જો તમે આ 2 6 ને 2 12 માં લો છો તો ફક્ત 12 વત્તા 2 ને 6 12 માં ઉમેરી શકો છો અને એક શક્તિનો અર્થ 6 છે અને અહીં 1 નો અર્થ 6 પણ છે અને અહીં 2 શક્તિ પણ છે પછી વત્તા 6 જો તમે 12 વત્તા 7 19 ઉમેરો19 અને 2 12 તમે 31 પછી 6 6 6 તે 18 તેથી કુલ 49 છે અને શક્તિ 149 છે તેથી તેતેનો અર્થ એ કે તમારી વસ્તુઓ સાચી છે અન્યથા તમારે ક્યાંક ગણતરી કરવી પડશે કે ગણતરી કંઈક ખોટું થયું હતું તમે સમજી ગયા છો અથવા મને આશા છે કે તમે બરાબર સમજી ગયા છો તેથી તેમ છતાં વસ્તુઓ સરળ લાગે છે પરંતુ ગણતરીની શક્યતાઓ તમે જાણો છો કે તમે તે જ છો જે ગણતરી ભૂલની શક્યતાઓ છે તેથી આ રીતે તમારે સમજવું પડશે કે ત્યાં કેટલી શક્યતાઓ છે અને મેં 1 n ચોરસ લખ્યું છે કારણ કે ત્યાં 7 વાહક છે અને આ બધી શક્તિ ફક્ત જો શક્તિ જુદી હોય તો આશરે ઉમેરો કરે છે અને આ અલગ છે કે પરિમાણ મેળ ખાતું નથી કારણ કે આખરે D માની લો કે તે મીટર જેટલું છે તેથી શક્તિની દ્રષ્ટિએ તે વસ્તુઓ બરાબર મેળ ખાતી હોય છે તેથી હવે હું તે તમારા માટે લખી રહ્યો છું rઆર તે દરેક કન્ડક્ટરની કાલ્પનિક ત્રિજ્યા છે જે 7 સેરનો હિસાબ કરવા માટે 7 મી શક્તિ સુધી ઉભી કરવામાં આવે છે તેથી જ 7 સેર ત્યાં છે તેથી હું D 12 ચોરસ D 13 ચોરસ D 14 અને D 17 શબ્દને સમજાવું છું જે અંતરના ઉત્પાદનને રજૂ કરે છે અન્ય તમામ સેર માટે બાહ્ય સ્ટ્રાન્ડ આ ઉત્પાદને 6 પાવર સુધી વધારવામાં આવે છે જે 6 માં બાહ્ય સ્ટ્રાન્ડ માટેનો હિસ્સો છે આ એક હું પણ સમજાવું છું કે મેં કેવી રીતે લીધો પછી આ શબ્દ 2 r 6 પણ મધ્ય સેરથી છે મેં તમને 6 વાર કહ્યું હતું કે જો તે આવે છે તો મધ્યસ્થ સ્ટ્રાન્ડથી દરેક બાહ્ય સ્ટ્રાન્ડ સુધીના અંતર્ગતનું ઉત્પાદન આ છે જો મેં આપ્યું છે તો મેં તેને સમજાવ્યું છે કે કેવી રીતે તે યોગ્ય છે તેથી પકડી રાખોતેથી હવે જો તમે અવેજી કરશો તો મારો મતલબ કે જો તમે હમણાં જ ક callલ કરો છો તે બધાને અવેજી કરશો તો મેં આ બધી અંતર બતાવી કે D 12 D 1તમારા D 14 તમે જે અહીં આ બધા મૂલ્યો મેળવશો તે તમે અહીં અવેજી કરશો જો તમે અવેજી કરો છો અને અહીં ગણતરી કરો છો તો હું તે ગણતરી લાવ્યો નથી કારણ કે તે પછી આ બધા જ મૂલ્યોને સ્થાનાંતરિત કર્યા પછી તમે કસરત તરીકે કરી શકો છો તે વધુ સમય બરતરફ કરશે તમે અવેજી કરશે તો પછી શું થશે કે તમારુંતમને તે D s 2 177 r મળશેઆ અંતિમ જવાબ આવે છે આ તમે તમારા પોતાના ની કૃપા કરીને કરો તેથી એકંદરે કંડક્ટર ત્રિજ્યા 3 r છે કારણ કે અહીંથી આ 6 વખત છે તેથી જો તમે એકંદર લેશો તો તે અહીંથી અહીં જ છેઆ વસ્તુઓ 10 આ 2 r છે આ 2 r છે આ 2 r છે તેથી 6 આર તેથી ત્રિજ્યા 6 r 2 છે તેથી 3 r તેથી એકંદરે કંડક્ટર ત્રિજ્યા 3 r છે મેં અહીં 3 r લખ્યું છે તેથી એકંદરે વાહક ગુણોત્તર ત્રિજ્યામાં ગુણોત્તર 2 177 r છે જે 3 r દ્વારા વહેંચાયેલ છે 0 7257 ની બરાબર છે મારી પાસે સંખ્યા છે કે મેં એક વસ્તુ બનાવી છે જે પરિણામ પર જ ટિપ્પણી કરે છે તેથી જ શરૂઆતમાં કારણ કે સ્ટ્રાન્ડની સંખ્યા વધે છે આ ગુણોત્તર ખરેખર 0 7788 ની નજીક પહોંચે છે જે તે નક્કર વાહકની છે જે ટિપ્પણી યોગ્ય છે તેથી આ એક એવી આશા છે જે તમે સમજી ગયા છો આગળ 2 હવે ઉદાહરણ છે તેથી પહેલા હું આ સમસ્યાને હમણાં જ વાંચું છું પછી અમે આકૃતિ આપીશું તેથી phase તબક્કા her૦ હર્ટ્ઝ કિલોમીટર લાંબી લાઇનમાં નંબર બાય 0 છે આ પ્રકારનાં કંડક્ટર કંડક્ટર સ્પષ્ટીકરણ વાયરમાં કૌંસ ૧ c સેન્ટિમીટર વ્યાસમાં જમણા અંતરે આકાશમાં 2 મીટરના અંતરે વિમાનોમાં કરંટ વહન કરવામાં આવે છે I a I b I c અને ચોથું વાયર એક તટસ્થ પ્રવાહ છે 0 તટસ્થ ચોથા વાયર એક તટસ્થ અસ્થિક્ષય છે 0 વર્તમાન તબક્કાના પ્રવાહો Ia એ માઈનસ 30 જે 24 એમ્પીયર I બરાબર 20 j 26 એમ્પીયર I ની બરાબર છે c એ 50 ઓછા j 50 એમ્પીયર બરાબર છેસમસ્યામાં એક વસ્તુ છે તટસ્થ પ્રવાહ આ ન હોઈ શકે પરંતુ જો તમે I a I b I c ઉમેરશો તો તે 0 થાય છે એટલે વર્તમાન તબક્કો તટસ્થ 0 છે તેમ છતાં આ સંખ્યામાં બરાબર તે પછીનો ઉલ્લેખ કર્યો છે કે લીટી અન ટ્રાન્સપોઝ્ડ છે તે લીટી અન ટ્રાન્સપોઝ્ડ છે તેથી તમારે તટસ્થ વાયરના પ્રવાહ જોડાણો શોધવા તટસ્થ વાયરમાં પ્રેરિત વોલ્ટેજ શોધવા અને 3 તબક્કાના દરેક વાયરમાં જમણા વોલ્ટેજ ડ્રોપને શોધવા પડશે તેથી પ્રથમ તે આકૃતિ છે જે તે આડી પ્લેન પર છે 3 તબક્કાઓ અબ સી તેથી હું એ આઇ બી આઇ સી આ વર્તમાન વહન વાહક અને આ તટસ્થ છે અને આ વાહકો વચ્ચેનું અંતર તબક્કો છે તટસ્થ છે બધુ 2 મીટર 2 મીટર 2 મીટર જમણે છે તેથી આ કંડકટરોની ગોઠવણી છે હવે પ્રથમ આ ગણતરી ખૂબ જ સરળ છે D a થી n 2 પ્લસ 2 પ્લસ 2 તેથી 6 મીટર D bnb થી n 2 પ્લસ 2 તેથી 4 મીટર અને D c n c 2 એન માટે 2 મીટર છે અને ત્રિજ્યા આપવામાં આવે છે વ્યાસ આપવામાં આવે છે 5 સેન્ટીમીટર તો ત્રિજ્યા r એ 1 5 2 સેન્ટીમીટર 0 0075 મીટર બરાબર છે આ આ વસ્તુ છે તેથી સામાન્ય રીતે તે એક રેખા પ્રસારિત કરે છે જે ત્રિજ્યાની તુલનામાં 2 તબક્કાના અંતરની તુલનામાં એકદમ અથવા મોટી હોય છે તેથી D r લગભગ D જેટલી બરાબર છે કારણ કે r ખૂબ નાનો છે હવે તટસ્થ વાયરની ફ્લક્સ લિન્કેજ એન તેથી આપણે ઘણી ચર્ચાઓ અગાઉની ચર્ચાથી કહી છે તેથી સીધા તમે તટસ્થ વાયરની ફ્લક્સલિંક્સેસલખી શકો છોʎn 0 4605 તો તમારો ઉદ્દેશ તે તટસ્થ વાહક સાથે પ્રવાહ જોડાણો શોધવાનો છે તો હું એ બરાબર માફ કરું છુંʎn બરાબર 0 4605 હું log1 D એનાથી એન અંતર વત્તા હું બી log 1 D બીએન વત્તા I સી log 1 D સી સી સી મીલી વેબર ટન પ્રતિ કિલોમીટર તે મિલી બરાબર છેમિલી વેબર ટન પ્રતિ કિ હવે આ અભિવ્યક્તિમાંઆ અભિવ્યક્તિ તમે અવેજી D એન D બીએન અને D સીએન બધા આપવામાં આવી છે તમે અવેજી તમે અવેજી તમે મળશે તોʎએ કૌંસમાં 04605 બરાબર છે તમે નીચે હું લખું છું એક log 16 I c log 14 I આ પછી હમણાં કિલોમીટર દીઠ અડધા મિલી 1 2 મિલી વેબર પર ટન પ્રવેશ cઆ એક log16 log 14 log 12તમે જે મૂલ્ય આવે તે મૂકો તમને મળશેʎn બાદબાકી 0 4605 કૌંસ 0 778 I a વત્તા 0 602 I b વત્તા 0 30 r 301 I c મિલી વેબર ટન કિલોમીટર જમણે હવે આ પછી તમે I a I b અને I c ની કિંમતોનો બદલો કરો આ I a I b I c આ બધા મૂલ્યો આપવામાં આવે છે તેથી તમે અહીં જે બદલો છો તે I a I b I c જો તમે અવેજી કરશો I a I b I c મેં અહીં એક પગલું લખ્યું છે આ એક અંતિમ અવગણીનેʎn બરાબર છે તે કૌંસમાં 0 4605 ની બરાબર છે 20 274 મિલી વેબર વેવ બેન્ડ ટન પ્રતિ કિલોમીટર હવે પ્રવાહ જોડાણો તટસ્થ વાયર કરશે આ અભિવ્યક્તિ જટિલ છે હવે બીજો ભાગ એ છે કે તમારે આ શોધવું પડશે ફ્લક્સલિન્કેજીસભાગ b એ વોલ્ટેજ છે જે હુંતટસ્થ વાયરમાં ખેંચાયેલું છું જો Vn jΩ×ʎn×30 કારણ કે વાયરની લંબાઈ 30 કિલોમીટર આપવામાં આવે છેતેથીjΩ ʎn × 30 તો તે j 2 pi એમ ધારીને કે તે ત્યાં 50 હર્ટ્ઝ સિસ્ટમ લખાયેલ છે તે ત્યાં લખ્યું છે જો 3 તબક્કો 50 હર્ટ્ઝ 30 કિલોમીટર લાંબી છે કારણ કે અહીં આપણે 30 માં ગુણાકાર કરીએ છીએ કે આપણે વોલ્ટમાં જોઈએ છે કારણ કે તે કિલોમીટર દીઠ આપવામાં આવે છે તેથી જ 30jΩ ʎnદ્વારા 30માંગુણાકારj 2 pi ફ્રીક્વન્સી 50Hz 30 થી 30 માં 0 4605 છે તે મિલી વેબર છે તો મીલી આપણે આ વસ્તુમાં 10 ને પાવર માઈનસ 3 બનાવી રહ્યા છીએ 20 33 બાદબાકી 19 234 જેમ કે તે જમણી બાજુ હશે તેથી જો તમે ગુણાકાર કરો તો vn બરાબર 121 58 એંગલ માઇનસ 43 5 ડિગ્રી વોલ્ટની બરાબર છે તેથી આ હમણાં તટસ્થ વાયર પર પ્રેરિત વોલ્ટેજ ભાગ સી સમીકરણ 60 થીકંડક્ટરની ફ્લક્સ લિંક્સેસ એ મેંઅવતરણ હેઠળaરાખી છેતે જ યોગ્ય અલ્પવિરામ છે તેથી સમીકરણ 60 વાહક ફ્લક્સ જોડાણો માંથી આપણે લખવાʎએક 04605 બરાબર છે હું log 1 r I ખ log આ વાહક માટે યોગ્ય છે કે અમે શા માટે લખી રહ્યા છે I a લૉગ 1 r છે 1 D I સી log 12 D તેથીતેનો અર્થ એ કે તમારા બદલે સીધા 2 મીટર 2 મીટર લખવાને બદલે 2 થી પ્રથમ સ્વ 1 થી I log1 r પછી મારો અર્થ એ છે કે અંતર હોવું d છે જે log 1 D છે પછી તમારી a થી c ફક્ત પકડી રાખો પછી તમારી D 2 મીટર છે તેથી તે બનાવવાને બદલે કે a to b I b તે તમારો log 1 D છે અને હું આ વસ્તુ માટે c 1 D log કરું છું કારણ કે આ 2 D છેતેથી મિલી વેબર ટન પ્રતિ કિ હવે તે તટસ્થ વર્તમાન 0 છે તેથી I a પ્લસ I b વત્તા I c તમારી 0 ની બરાબર છેઆનો અર્થ એ કે I c બરાબર છે I a I b તેથી જ તમે જે કરશો તે તમે આ કરી શકો તે જ તમે કરી શકો છો જેને તમે કહો છો કે I c તમારા માટે બરાબર માઈનસ I a વત્તા I b છુંઆ અભિવ્યક્તિમાં તમે અવેજી કરશો I ફક્ત અહીં જ બતાવી રહ્યો નથી હું તમને અવેજી મૂકું છું અને પછી જો તમે કરો તો સરળ બનાવશો તેથી તમનેʎએ 0 4605 I log 1 r મળશે I બી log 1 D I log 2 D I b log 2 D હવે જો તમે વધુ સરળબનાવશો ʎaa 0 4605 હશે I log 2 D r I b log 2 મિલી વેબર ટન પ્રતિ કિલોમીટર તેવી જ રીતે તમેʎb પણગણતરી કરો0 460 I a log 1 પર D આગળ તે બી હશે તેથી I b log1 r વત્તા I c log 1 પર D મિલી વેબર ટન કિલીમીટર દીઠ અહીં પણ તે જ ફિલસૂફીનું પાલન કરું છું અહીં પણ કાઢી નાખો છો Ic આ કિસ્સામાં પણ તમે મૂકો I c બરાબર બાદ થશે I વત્તા હું અહીં જો તમે કરો તો તેથી તમે સરળતા પછી તમને અહીંથી જ મળશે સરળતા પછી તમે અહીં મેળવશોʎb 0 4605 I b log d r મિલી વેબર ટન પ્રતિ કિલોમીટર એ જ રીતેʎc પણ તમે 0 4605 બનાવો છો I log 1 પર 2 D બરાબર કારણ કે c 2 અંતર 2 D છે પછી વત્તા I b log 1 D વત્તા I c log 1 r કારણ કે ʎc Ic log મિલી વેબર કિલોમીટર દીઠ ટન પણ તે જ વસ્તુને અનુસરે છે કે I c માઇનસની બરાબર છે હું એક વત્તા હું આ અભિવ્યક્તિને અહીં અવેજી કરું તો જ આ કિસ્સામાં સરળ બનાવશો તમારાકિસ્સામાં આ કિસ્સામાં કોઈʎʎc કે તમારો I a log આ I bI b log 1 upon log 2 D plus I c log 2 D plus I b log 1 D તેથી અહીં આ કિસ્સામાં તમે જે કર્યું તે અમે કાઢી નાખ્યું છે તમારા Ib Ib Ic અમે દૂર કર્યા છે હું ખરેખર તેથી આ કિસ્સામાં તમે તમારાને દૂર કરો છોજેને તમે કહો છો કે I a ભાગ અને સરળ બનાવું છું તેથી આ કિસ્સામાં આમાં ગમતું નથી જેમ કે I c બરાબર છે I a વત્તા Ib તમને સરળ બનાવું તેથી જે પણ આવશે તે I b I cતેથી I b અને I c છે ત્યાં I a ખરેખર ખસી ગયો છું તેથી તે કિસ્સામાંʎc 04605 I b I b log 2 plus I c log 2r' કિલોમીટર દીઠ મિલી વેબર ટન તેથી આ કિસ્સામાં જે પણ I b I c ત્યાં છે તેથી ફક્ત અવેજીને દૂર કરો I a બાદબાકી I બરાબર I b પ્લસ I c બરાબર છું પછી તમે આ બરાબર કરો તેથી આ છેʎaʎb c હવે વોલ્ટેજ પ્રેરિત તે માત્ર વોલ્ટેજ પ્રેરિતʎva 0 4605 તમારા jΩમાં મિલીવેબરમાં હશેત્યાં જ 20 થી પાવર માઈનસ 3 અને 30કિલોમીટર લંબાઈ 30 માં છે અને કૌંસ માં આ અભિવ્યક્તિ ડેલ્ટા b માટે તેથી I a log 2 D r I b log 2 જ છું તેથી જ્યાં તમારા જ્યાં અમારા અભિવ્યક્તિ છેʎa માટે અભિવ્યક્તિ છેʎa Ia log 2 Dr' Ib log 2 તેથી I aI b પછી અહીં તમે વર્તમાન Ia ને અને I b I a આ બરાબર I b તમે અવેજી D બરાબર 2 મીટર બરાબર અને ગણતરી કરો તેથી તમને મળશે ડેલ્ટા b 514 4 એન્ગલ 230 ડિગ્રી 0 2 વોલ્ટની બરાબર છેતેનો અર્થ એ કે તબક્કામાં આ પ્રેરિત વોલ્ટેજ છે તેથી જ્યારે પણ તે લખાય છે b c તેથી તે મુજબ મેં બરાબર નાબૂદ કર્યું છે એ જ રીતે જો તમે તબક્કા b અને તબક્કા c તબક્કા b અને તબક્કા c ડેલ્ટા b માટે ગણતરી કરોb 360 8 એંગલ 217 આ કૃપા કરીને તમારી પોતાની ગણતરી કરો પરંતુ આ જવાબો આશા છે કે તે સાચો છે અને ડેલ્ટા bc 82૨7 7 એંગલ 4 45 4 ડિગ્રી વોલ્ટ છે તેથી મારો સૂચન એ છે કે જો તમને કોઈ સમસ્યા હોય અથવા તમે ફક્ત મને મને મેઇલ કરો છો તો તમે આ સાંભળશો અને જો તમને કોઈ શંકા છે અથવા તમને કોઈ પણ પ્રકારની ખબર છે કે ગૂંચવણ ઉભી થાય છે તમે ફક્ત મને મેઇલ કરો છો નિશ્ચિતપણે અમે તમને ઝડપથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું